તેથી હવે આપણે હેડલાઇનના તે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો અભ્યાસ કરીશું તે ટ્રાન્સફોર્મર્સ છે તે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર્સનો જ અભ્યાસ કરશેરીશું અને તે પછી માત્ર ટુંકમાં 3 ફેઝ ઇન્ડક્શન મશીન જોઈશુ અને પછી DC મશીન DC મોટર્સ કરીશું તેથી સામાન્ય રીતે જો આ વસ્તુને જુઓ તો ટ્રાન્સફોર્મર એ એક ડિવાઇસ છે જે ઓલ્ટરનેટીંગ વોલ્ટેજ અને કરંટના વેલ્યૂઝને બદલવા માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની ફેનોમિનન નો ઉપયોગ કરે છે તેથી મૂળભૂત રીતે ટ્રાન્સફોર્મરમાં જેનો એક મુખ્ય ફાયદો એ છે કે તે વોલ્ટેજ લેવલને ટ્રાન્સમિટ કરી શકે છે એટલે કે તે વોલ્ટેજનું લેવલ વધારી શકે છે અથવા તે વોલ્ટેજ લેવલને ઘટાડી શકે છે તેથી ખરેખર આ જ ટ્રાન્સફોર્મર છે તેથી તે શું કહી શકે છે ઉદાહરણ તરીકે ઘણા જ્યારે પાવર સ્ટેશન ટ્રાન્સમિશન લાઇન ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં ત્યાં વિવિધ વોલ્ટેજ લેવલ છે અને તે વોલ્ટેજ સ્ટેપ્સ છે અથવા તેનો ઉપયોગ કરીને સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરે છે જેને ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે ટ્રાન્સફોર્મર એ એક ડિવાઇસ છે જે ઓલ્ટરનેટીંગ વોલ્ટેજ અને કરંટની વેલ્યૂને બદલવા માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ફેનોમિનનનો ઉપયોગ કરે છે તેથી ટ્રાન્સફોર્મરમાં લોસ સામાન્ય રીતે ઓછું હોય છે અને તેથી ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ઘણી વધારે હોય છે લોસ પછીથી જોવામાં આવશે તેથી સ્ટેટિક હોવાને કારણે તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે અને ખૂબ જ સ્ટેબલ છે તેથી ટ્રાન્સફોર્મર સ્ટેટિક ડિવાઇસ છે તેથી હવે ઉદાહરણ તરીકે ધારો કે જો ધ્યાનમાં લઈએ છીએ તેને ફેરોમેગ્નેટિક કોર કહેવામાં આવે છે તે અને આ બાજુને પ્રાઇમરી કહેવામાં આવે છે કરો પ્રાઇમરી બાજુ કહો કે અહીં ટર્ન્સનો N1 સંખ્યા છે તે ટર્ન્સની સંખ્યા N1 છે અને સેકન્ડરીમાં ટર્ન્સની સંખ્યા N2 છે અને સેકન્ડરીમાં લોડ પણ જોડાયેલ છે જે ડૅશ લાઇનથી બતાવવામાં આવ્યું છે એટલે કે લોડ જોડાયેલ નથી હવે ઓલ્ટરનેટીંગ સપ્લાય વોલ્ટેજ તે V1 આપવામાં આવે છે તેથી જ્યારે લોડ વાસ્તવમાં જોડાયેલ ન હોય તો જે થશે તે ખૂબ જ સ્મોલ કરંટ હશે જે આ પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા ફ્લો થાય છે તેવું કહેવામાં આવે છે અને ફ્લક્સ વાસ્તવમાં પ્રાઇમરી તેમજ સેકન્ડરી વાઇન્ડિંગ બંનેને લિન્ક કરશે જ્યારે આ બાજુ ઓપન સર્કિટ કહેવાય છે એટલે કે લોડ જોડાયેલ નથી તેથી સેકન્ડરીમાંથી કોઈ કરંટ ફ્લો થતો નથી તેવું કહેવામાં આવે છે પરંતુ પ્રાઇમરી બાજુએ સ્મોલ વોલ્ટેજ એપ્લાય કર્યા છે તેથી એક્સાઇટીંગ કરંટ તરીકે ઓળખાતો સ્મોલ કરંટ વાસ્તવમાં ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હશે અને હેન્ડ રુલ મુજબ મેગ્નેટિક સર્કિટ ફ્લક્સની દિશા મેળવશે મેં કરંટ ગ્રાફની દિશામાં કહો કે કોઇલ અને થ્ંબ મુકીએ તો કહો કે ફ્લક્સની દિશાને શું છે તો ચાલો આપણે તેને સ્પષ્ટ કરીએ આ વાસ્તવમાં ફેરોમેગ્નેટિક કોર છે અને આ ટ્રાન્સફોર્મર સર્કિટનો સિમ્બોલ છે તેથી પ્રાઇમરી વાઇન્ડિંગ AC સપ્લાય સાથે જોડાયેલ છે જે મેં કહ્યું હતું અને સેકન્ડરી વાઇન્ડિંગ લોડ સાથે જોડાયેલ હોઈ શકે છે હવે ઓપરેશન પ્રિન્સીપલમાં જ્યારે સેકન્ડરી એક ઓપન સર્કિટ હોય અને ઓલ્ટરનેટીંગ વોલ્ટેજ V1 એપ્લાય કરવામાં આવે ત્યારે મેં પ્રાઇમરી વાઇન્ડિંગમાં કહ્યું એમ એક સ્મોલ કરંટ જેને નો લોડ કહેવાય છે જે I0 ફ્લો થાય છે જે કોરમાં મેગ્નેટિક ફ્લક્સ સેટ કરે છે તેનો અર્થ એ કે અહીં તે મેગ્નિટ્યુડ સેટ કરશે ધારો કે અહીં એક સ્મોલ કરંટ I1 બતાવી રહ્યો છે કારણ કે તે પ્રાઇમરી બાજુ છે V1 વોલ્ટેજ I1 કરંટ મૂકે છે જ્યારે પણ તે I0 કરંટ હોય ત્યારે તે લોડ ઉપર ન હોય અને તેને I1 I0 કહો અને તે કોરમાં મેગ્નેટિક ફ્લક્સમાં સેટ થાય છે આ ઓલ્ટરનેટીંગ ફ્લક્સ બંને પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ સાથે લિંક થાય છે જે મેં કહ્યું હતું અને તેમાં અનુક્રમે E1 અને E2 નું emfs મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઇન્ડુસ કરે છે તેનો અર્થ એ કે અહીં વાસ્તવમાં અહીં એક વોલ્ટ આ સપ્લાય વોલ્ટેજ છે આઇડીઅલ ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજ ઇન્ડુસ કરવામાં આવશે તેથી જો હું તેને આના જેવું બનાવું તો તે E1 છે પરંતુ તે સમયે તે અલગ રીતે જોવાનું છે કે આ વાઇન્ડિંગ છે તેમાં રઝિસ્ટન્સ પણ છે અને તેને રિએક્ટન્સ કહેવામાં આવે છે તેથી તે પછીથી જોઈશુ તેથી તે કિસ્સામાં તે અનુક્રમે E1 અને E2 મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સ દ્વારા છે તેથી જો N ટર્ન્સ હોય તો કોઇલમાં ઇન્ડુસ emf E આપેલ છે જે E N d∅dt છે તેથી ફેરાડેઝ લૉ Faradays law મુજબ ઇન્ડુસ વોલ્ટેજ N d∅dt અને લેન્ઝ d I અથવા જેને લેન્ઝ લૉ Lenz's law કહેવામાં આવે છે તે emf ની દિશા આપશે તેથી જ ચિહ્ન અહીં છે તેથી આઇડીઅલ ટ્રાન્સફોર્મર માટે નીચેની ધારણાઓ કરવામાં આવે છે વાઇન્ડિંગ રઝિસ્ટન્સ કહેવામાં આવે છે જે નેગલિજિબલ છે કહો કે કોઈ વાઇન્ડિંગ રઝિસ્ટન્સ નથી ઉત્પાદિત તમામ ફ્લક્સ ટ્રાન્સફોર્મરના કોર સુધી મર્યાદિત છે અને બંને વાઇન્ડિંગ્સને સંપૂર્ણપણે લિંક કરે છે ત્યાં ફ્લક્સનું કોઈ લીકેજ નથી એવું માની રહ્યા છીએ કે ત્યાં કોઈ લીકેજ નથી અને ફ્લક્સ બંને વાઇન્ડિંગ્સને સંપૂર્ણ રીતે લિન્ક કરે છે હવે નંબર 3 કોરની પરમેબિલિટી ખૂબ હાઇ છે તેથી ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે તેને મેગ્નેટિક કરંટ જરૂરી છે અને કોરમાં એસ્ટાબ્લિશ કરવા નહિવત છે અને સંખ્યા 4 કે જે ડી પાર્ટ હિસ્ટેરેસીસ છે અને એડી કરંટ લોસ નજીવું છે આ 4 ધારણાઓ છે તેથી આઇડીઅલ ટ્રાન્સફોર્મર માટે આ 4 ધારણાઓ છે હવે એક આઇડીઅલ ટ્રાન્સફોર્મરમાં d∅ dt એ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ બંને માટે સલામત છે કારણ કે ફ્લક્સ ∅ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ બંનેને જોડે છે તેથી E1 N1 d∅ dt લખી શકે છે જે વાઇન્ડિંગમાં ઇન્ડુસ વોલ્ટેજ છે એ જ રીતે E2 N2 d∅ dt અને રઝિસ્ટન્સ છે તે નેગલિજિબલ કરવામાં આવે છે કે તેને આઇડીઅલ ટ્રાન્સફોર્મર રઝિસ્ટન્સ કહેવામાં આવે છે જેમાં તે નેગલિજિબલ કરવામાં આવે છે હવે તેથી જો E1 E2 ને ડિવાઇડ કરીએ તો N1N2 મળશે તેથી જો આ E2 ઇક્વેશન્સને ડિવાઇડેડ કરીએ તો E1 E2 ને N1N2 મળશે તેથી E1 N1 E2 N2 જે ઇન્ડુસ emf પર ટર્ન્સ છે તે સ્ટેટિક છે જે E1 N1 E2 N2 છે હવે ઇન્ડુસ e ની પોલારિટી લેન્ઝ લૉ દ્વારા આપવામાં આવી છે વાસ્તવમાં તે ફેરફારનો વિરોધ કરે છે તેથી તે નેગેટિવ છે આ બધું વાસ્તવમાં હાયર સેકન્ડરી ફિઝિક્સમાં આવી ગયેલું છે તેથી ધારી રહ્યા છીએ કે ત્યાં કોઈ લોસ નથી V1 N1 V2 N2 બનાવી શકાય છે તેથી તે કિસ્સામાં જો ખાતરી કરો કે ત્યાં કોઈ લોસ નથી તો પછી V1 V2 N1 N2 બનાવી શકો છો અહીં તે E1 E2 N1 N2 છે અને જો કોઈ લોસ ન હોય તો તે ટર્ન સપ્લાય કરેલ વોલ્ટેજ લખી શકો છો જે V1 N1 V2 N2 છે આ પ્રાઇમરી બાજુનો વોલ્ટેજ છે અને V2 એ સેકન્ડરી બાજુનો વોલ્ટેજ છે તેથી V1 V2 N1 N2 K બનાવી શકાય છે જેને ટર્ન્સ રેશિયો કહેવામાં આવે છે તેથી K એ વોલ્ટેજ રેશિયો અથવા ટર્ન્સ રેશિયો અથવા ટ્રાન્સફોર્મેશન રેશિયો છે તેથી V2 V1 K જો K 1 કરતા ઓછું હોય તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અને જો K એક કરતા વધારે હોય તો તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે તો ચાલો આપણે ફરીથી તે સર્કિટ ઉપર પાછા જઈએ અહીં ચાલો ફરીથી સર્કિટ ઉપર પાછા જઈએ તેથી એવું માની રહ્યા છીએ કે ત્યાં કોઈ લોસ નથી અને આ બાજુ વોલ્ટેજ V1 છે આ બાજુ વોલ્ટેજ V2 છે તેનો અર્થ એ છે કે જો તે ચિહ્નિત થયેલ છે કે આ મારું E1 છે અને અહીં પણ તે મારું E2 છે એવું માની રહ્યા છીએ કે ત્યાં કોઈ લોસ નથી તેથી V1 V2 E1 E2 N1 N2 છે તેથી V1 V2 N1 N2 છે બાદમાં અહીં V1 અને E1 વચ્ચેનો સંબંધ સમાન રીતે જોવા મળશે તેથી અહીં માત્ર એટલું જ હશે જો K તેના કરતા ઓછું હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો K તેના કરતા વધારે હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે ઉદાહરણ તરીકે ધારો કે N1 50 અને N2 100 કહો 50 ટર્ન્સ અને 100 ટર્ન્સ કહો પછી K N1 N2 50 100 હાફ છે તેનો અર્થ એ છે કે તેના કરતાં K ઓછો છે K કરતાં ઓછો છે કારણ કે તે હાફ છે એટલે કે તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કેમ છે તેનો અર્થ અહીં પછી V1 V2 K હાફ છે તેનો અર્થ V2 2 V1 છે તેનો અર્થ એ છે કે તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કારણ કે પ્રાઇમરી સાઇડ વોલ્ટેજ જો તે V1 હોય તો સેકન્ડરી સાઇડ તે 2 V1 બની રહ્યું છે ઉદાહરણ તરીકે પ્રાઇમરી બાજુ જો તે 100 KB છે તો સેકન્ડરી બાજુ તે 200 KB છે તેથી જો K ઓછું હોય તો તે એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તેવી જ રીતે જો K વધારે હોય તો તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે તેથી તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કરતાં K વધારે છે હવે જ્યારે લોડને સેકન્ડરી વાઇન્ડિંગમાં જોડવામાં આવે છે ત્યારે કરંટ I2 ફ્લો થાય છે તેથી આઇડીઅલ ટ્રાન્સફોર્મરમાં જ્યારે પણ હું આ કહી રહ્યો હોઉં ત્યારે સૌપ્રથમ સર્કિટ ડાયાગ્રામ દોરો જેમાં ફેરોમેગ્નેટિક મેગ્નેટિક મટીરીયલ કોર પ્રથમ તેને દોરો પછી જુઓ જ્યારે લોડને સેકન્ડરી વાઇન્ડિંગમાં જોડવામાં આવે છે ત્યારે આઇડીઅલ ટ્રાન્સફોર્મરમાં I2 કરંટ ફ્લો થાય છે લોસની અવગણના કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરને 100 ટકા એફિશિયન્ટ માનવામાં આવે છે જો કે વાસ્તવિકતામાં આઇડીઅલ ટ્રાન્સફોર્મર શક્ય નથી પરંતુ અમારી સ્પષ્ટતા માટે છે તેથી હવે પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટ એમ્પીયર સમાન હશે જે V1 I1 છે એ V2 I2 ની બરાબર હોવા જોઈએ એટલે કે V1 એ વાસ્તવમાં પ્રાઇમરી બાજુનો વોલ્ટેજ છે અને I1 એ પ્રાઇમરી બાજુનો કરંટ છે અને V2 એ સેકન્ડરી બાજુનો વોલ્ટેજ છે અને I2 સેકન્ડરી બાજુનો કરંટ છે તેથી વોલ્ટ એમ્પીયર સમાન હોવું જોઈએ જો V1 I1 V2 I2 છે તેથી V1 V2 I2 I1 હશે તેથી V1 V2 હવે N1 N2 I2 I1 N1 N2 K છે તેથી ક્યાં તો V1 V2 N1 N2 લખી શકાય અથવા કરંટના કિસ્સામાં તે I2 I1 N1 N2 હશે કે તે N1 I1 N2 I2 છે તેથી તેનો અર્થ એ છે કે e ઉપર મારો મતલબ છે કે જો પાછળથી જોશો તો તે એક અલગ રીત હશે ધારો કે જો તે I2 I1 N1 N2 હોય તો ક્રોસ મલ્ટીપ્લાય માટે જાઓ તેથી I2 N2 I1 N1 થશે તેથી સેકન્ડરી બાજુ ઉપરનો emf એ પ્રાઇમરી બાજુના emf બરાબર હોવો જોઈએ તેથી ટ્રાન્સફોર્મરનું રેટિંગ વોલ્ટ એમ્પીયરના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે તે વધુ ગરમ થયા વિના રૂપાંતરિત થઈ શકે છે તેથી આ રીતે તેને વોલ્ટ એમ્પીયર બનાવે છે હવે ટ્રાન્સફોર્મર રેટિંગ ક્યાં તો V1 I1 અથવા V2 I2 છે જ્યારે I2 ફુલ લોડ સેકન્ડરી કરંટ છે તેથી આ વાસ્તવમાં ટ્રાન્સફોર્મર રેટિંગ છે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરની નેમપ્લેટ ઉપર તે KVA રેટિંગ આપવામાં આવશે આ ફ્રીક્વન્સી યુનિટ ઈમ્પીડેન્સ માટે આપવામાં આવશે આ બધી વસ્તુઓ આપવામાં આવશે તેથી જે કંઈ પણ થોડો અભ્યાસ કર્યો છે તેના માટે કોટો ફેઝર ડાયાગ્રામ બીજી વસ્તુ પાછળથી એક નાનું ઉદાહરણ લઈશું આઇડીઅલ ટ્રાન્સફોર્મર તે 8 થી 1 નો ટર્ન્સ રેશિયો છે અને પ્રાઇમરી કરંટ 3 એમ્પીયર છે તે જ્યારે 240 વોલ્ટ ઉપર સપ્લાય આપવામાં આવે છે ત્યારે સેકન્ડરી વોલ્ટેજ અને કરંટની ગણતરી કરો તેથી હવે ટર્ન્સ રેશિયો 8 થી 1 આપવામાં આવે છે એટલે કે તે N1 થી N2 છે મારો મતલબ જ્યારે પણ તે 8 થી 1 આપવામાં આવે છે એટલે કે તે N1 8 છે N2 1 છે તેથી N1 N2 8 1 K છે તેથી K 8 છે તેનો અર્થ એ કે તે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કારણ કે K વધારે છે તેથી તેનો અર્થ V1 V2 K છે તેથી V2 V1 K છે તેથી 2408 છે તેથી V2 30 વોલ્ટ હશે તેથી પ્રાઇમરી બાજુ 240 વોલ્ટ છે સેકન્ડરી બાજુ 30 વોલ્ટ છે તે પણ જાણીએ છીએ કે I2 I1 K છે તેથી I2 K I1 છે તેને I1 3 એમ્પીયર આપવામાં આવેલ છે તેથી I2 24 એમ્પીયર છે તેથી રસપ્રદ વાત એ છે કે જો આ બાજુ જુઓ તો તે 30 વોલ્ટ ફુલ લોડ વોલ્ટેજ ઓછા છે પરંતુ સટીફ કરંટ વધ્યો છે કારણ કે વોલ્ટ એમ્પીયર સમાન રહેવાનું છે તેથી જો વોલ્ટ એમ્પીયર પ્રાઇમરી સાઇડ 240 વોલ્ટ 3 એમ્પીયર કરંટ જુઓ તો 720 વોલ્ટ એમ્પીયર છે એવી જ રીતે સેકન્ડરી બાજુ માટે જો બીજી બાજુ જુઓ તો સેકન્ડરી બાજુ પણ 72 હોવા જોઈએ તેથી જો આ વોલ્ટેજ જુઓ તો V2 30 વોલ્ટ છે અને આ 24 એમ્પીયર છે તેથી તે પણ 720 વોલ્ટ એમ્પીયર છે તેથી તેનો અર્થ એ છે કે V1 I1 તે V2 I2 ની બરાબર હોવું જોઈએ હવે બીજું નાનું ઉદાહરણ જો 5 KVA હોય તો સિંગલ ફેઝ તે 1 ∅ છે તેથી તે સિંગલ ફેઝ હશે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો 10 થી 1 છે જે N1 થી N2 10 થી 1 છે અને તેને 2 5 KV સપ્લાય 2 5 કિલોવોલ્ટથી આપવામાં આવે છે તેથી લોસિસ નિગલેટ કરો તો ડિટ્ર્માઇન a ફુલ લોડ સેકન્ડરી કરંટ b મિનિમમ લોડ રઝિસ્ટન્સ કે જે ફુલ લોડ KVA માટે સેકન્ડરી વાઇન્ડિંગમાં કનેક્ટ કરી શકાય છે અને c તે ફુલ લોડ KVA ઉપર પ્રાઇમરી કરંટ છે તેથી આ તે વસ્તુઓ છે જે કરવા માટે કહેવામાં આવ્યું છે અને તે કરવું પડશે તેથી પ્રથમ વસ્તુ એ છે કે N1 N2 10 એ 1 101 10 છે હવે V1 એ N2 5 KV છે તેથી 2500 વોલ્ટ મલ્ટીપ્લાય બાય 1000 છે જે N1 N2 V1 V2 જાણો છો તેથી V2 V1 N2 N1 V1 આપેલ છે N2 500 અને N2 N1 110 છે તેથી તે 250 વોલ્ટ છે તેથી V2 એ 250 વોલ્ટ છે વોલ્ટ એમ્પીયરમાં ટ્રાન્સફોર્મરનું રેટિંગ ફુલ લોડ ઉપર V2 I2 હશે તેથી તે V2 V2 I2 છે એટલે KVA ને 5000 આપવામાં આવે છે મારો મતલબ છે કે આ કંઈક આના જેવું છે તેથી વોલ્ટ એમ્પીયરમાં ટ્રાન્સફોર્મર રેટિંગ V2 I2 છે તેથી આ 5 KVA આપવામાં આવે છે તેથી 5 1000 એમ્પીયર V2 એ 250 વોલ્ટ છે V2 250 વોલ્ટ I2 પ્રોમિનેન્સ જો સોલ્વ કરવામાં આવે તો I2 20 એમ્પીયર ફુલ લોડ કરંટ મળશે તેથી KVA તે સમસ્યામાં આપવામાં આવે છે તે 5 KVA આપવામાં આવે છે એટલે કે 5000 વોલ્ટ એમ્પીયર વોલ્ટેજ અહીં 250 વોલ્ટ છે અને કરંટ નક્કી કરવાનું છે તેથી તેમાંથી I2 20 એમ્પીયર મળશે હવે b લોડ રઝિસ્ટન્સનું મિનિમમ વેલ્યૂ V2 I2 છે તેથી V2 250 મળશે અને I2 ને 20 મળશે તેથી તે 12 5 ઓહ્મ છે જુઓ N1 N2 I2 I1 જાણો છો તેથી I1 I2 × N2 N1 છે તેથી I2 20 એમ્પીયર મળ્યું અને N2 N1 જે 1 10 છે તેથી તે ખરેખર 2 એમ્પીયર છે તેથી તે ખૂબ જ સરળ છે હવે આગળ નો લોડ ફેઝર ડાયાગ્રામ છે હવે કોર ફ્લક્સ વાસ્તવમાં નો લોડ ફેઝર ડાયાગ્રામ છે કોર ફ્લક્સ એ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ્સ બંને માટે કોમન છે જે મેં શરૂઆતમાં બતાવ્યું હતું અને તેથી તેને રેફરન્સ ફેઝર ડાયાગ્રામ તરીકે લેવામાં આવે છે ઉદાહરણ તરીકે ફેઝર ડાયાગ્રામમાં આ ફ્લક્સ ∅ છે તેથી સાઇનસૉઇડલ વેરિએશન ∅m sin ωt છે આ ∅m sin ωt છે આ ફ્લક્સ છે અને ∅ ને સંદર્ભ તરીકે લઈ રહ્યા છીએ હવે I0 નો લોડ કરંટ જેટલો જ સ્મોલ છે અને લોસ નેગલિજિબલ છે તેથી પ્રાઇમરી વાઇન્ડિંગ એ પ્યોર ઇન્ડક્ટર હશે કારણ કે પ્રાઇમરી વાઇન્ડિંગને ઓલ્ટરનેટીંગ સપ્લાય આપીએ છીએ તેથી જો તેની અવગણના કરવામાં આવે તો તે પ્યોર ઇન્ડક્ટર તરીકે ઓળખાશે તો તે કિસ્સામાં શું થશે કે જ્યારે પણ કહેવામાં આવે છે કે લેન્ઝ લૉ મુજબ કહેવામાં આવે છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ માટે તે E1 N1 d ∅ dt છે આ ચિહ્ન લેન્ઝ લૉને કારણે આવે છે તેથી આ E1 N1 d ∅ dt છે હવે જાણો ∅ ∅max sin ωt છે તેથી જો માત્ર તેમાંથી ડેરીવેટીવ લઈએ તો E1 N1 મળશે પછી ∅ m પછી ω પછી cosine ωt એટલું મળશે તેથી આ એક લખી શકાય છે કે N1 ∅m કહો ω આ cosine ωt છે તેથી sin 90o ωt અને આ ચિહ્ન છે ચિહ્ન અહીં લો તેની અંદર સાઇન કરો તો તે E1 N1 મળશે પછી ∅m પછી ω પછી sin ωt 90o લખી શકાય છે તેથી sin ωt 90 તે E1 છે તેનો અર્થ એ કે જો રેફરન્સ ∅ sin ωt છે અને તે લોસ છે તેની અવગણના કરવામાં આવે છે તેથી નો લોડ કરંટ I0 પણ તે ફેઝમાં હોય અને જો લોસ સંપૂર્ણપણે નેગલિજિબલ હોય તો જે ફ્લક્સ અને I0 વાસ્તવમાં V1 90o થી લેગિંગ છે એવું કહેવામાં આવે છે તેથી તે કિસ્સામાં I0 ∅ સાથે ફેઝમાં હશે અને તે જેમ કે રઝિસ્ટન્સ નેગલિજિબલ છે તેથી સામાન્ય રીતે I0 વોલ્ટેજ V1 90o થી લેગિંગ રહે છે કારણ કે પ્રાઇમરી વાઇન્ડિંગ પ્યોર ઇન્ડક્ટર તરીકે કામ કરે છે અને જો મેગ્નેટાઈઝિંગ m કહેવામાં આવે છે મેગ્નેટાઈઝિંગ રિએક્ટન્સ Xm લો તો જોશો કે I0 એ કેવળ મારો મતલબ લોસ નેગલિજિબલ છે તો આ I0 અને ∅ બંને ફેઝમાં છે અને V1 90o થી લેગિંગ છે તેથી આ કિસ્સામાં કે E1 ω t 90o આવી રહ્યું છે અને તેનો અર્થ છે ∅ ∅max sin ωt અને અહીં તે sin ωt 90o છે એટલે કે હું તેને સ્પષ્ટ કરી રહ્યો છું તેથી તેનો અર્થ એ છે કે મારો V1 એ ∅ 90o થી લેગિંગ કહેવામાં આવે છે તેથી આ મારું E1 છે આ મારું E1 પ્રાઇમરીમાં ઇન્ડુસ emf છે એવી જ રીતે E2 પણ લેગિંગ હશે અને E2 V2 કારણ કે લોસ કહેવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીએ તો તે આઇડીઅલ ટ્રાન્સફોર્મર છે તેથી આ સેકન્ડરીમાં ઇન્ડુસ છે બંને આના જેવા હશે તેથી હવે સપ્લાય વોલ્ટેજ લેન્ઝ લૉ મુજબ તે પરિવર્તનનો વિરોધ કરે છે તેથી લેન્ઝ લૉ વાસ્તવમાં V1 E1 છે તેથી E1 d∅ dt છે તેનો અર્થ એ કે મારું V1 સામાન્ય રીતે N1 ઉપર N હશે જેને d∅ dt કહેવામાં આવે છે કારણ કે E1 N1 d∅ dt છે તેથી તે N d∅ dt હશે તેથી મારું V1 N1 ∅ ∅m હશે જેને sin ωt કહેવામાં આવે છે જો ડેરીવેટીવ લઈએ તો તે N1 હશે પછી ∅m પછી ω પછી cos ωt છે તેથી તે તે હશે જેને V1 કહેવામાં આવે છે તેથી જો આને cos ωt કહેવામાં આવે છે જો આ રીતે લખો તો માત્ર ગેરસમજ માટે જો આ રીતે લખો તો જ્યાં હું લખી રહ્યો છું આશા છે કે V1 N1 પછી ∅ m છે પછી ω અને આ છે cos ωt સામાન્ય રીતે એક sin 90o ωt લખી શકાય છે બીજું sin 90o ωt છે એટલે કે sin ωt 90o એટલે કે V1 લખી શકાય છે તેનો અર્થ એ કે આ મારું ∅ ∅ ∅m sin ωt છે તેનો અર્થ એ કે આ V1 વાસ્તવમાં આ ∅ 90o થી લિડીંગ છે પછી આ V1 E1 છે તો આ મારું E2 છે આ E1 છે અને આ V1 E1 છે તેથી તે પછી E1 એ પ્રાઇમરી ઇન્ડુસ emf છે અને E2 એ V2 સેકન્ડરી ઇન્ડુસ emf E2 ની બરાબર છે તેથી આ વાસ્તવમાં V1 E1 છે તેથી મૂળભૂત રીતે I0 એ ફેઝમાં હશે હવે લોસની અવગણના કરવામાં આવે છે તે ફેઝમાં કહેવામાં આવે છે સાથે ફ્લક્સ ∅ છે ∅ એ રેફરન્સ તરીકે લેવામાં આવે છે તેથી તેને સ્પષ્ટ કરો તેથી I0 ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે અને ફ્લક્સ સાથેના ફેઝમાં છે હવે પ્રાઇમરી ઇન્ડુસ emf E1 એ લેન્ઝ લૉ દ્વારા V1 ફેઝ ઓપોજીશનમાં છે અને V1 સાથે 180o આઉટ ઓફ ફેઝ બતાવવામાં આવેલ છે તેથી આ V1 છે અને આ V1 E1 છે તેથી 180o આઉટ ઓફ ફેઝ છે તેથી આ લેન્ઝ લૉ અને આ ફેરાડે છે આ બધી વસ્તુઓનો અભ્યાસ હાયર સેકન્ડરી ફિઝિક્સમાં કરેલ છે તેથી આ રીતે જ્યારે લોસને ધ્યાનમાં લેતા નથી ત્યારે આ ફેઝર ડાયાગ્રામ છે હવે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરની કોર ગરમ થાય છે કારણ કે હિસ્ટેરેસીસ અને એડી કરંટના કારણે કોરમાં એનર્જી લોસ થાય છે તેથી તે લોસ કોમ્પોનન્ટ ત્યાં હશે જો લોસ કોમ્પોનન્ટને ધ્યાનમાં લો તો I0 ખરેખર V1 થી એક્સએક્ટલી 90o લેગિંગ નથી અથવા ∅1 સાથે એક્સએક્ટલી ફેઝમાં નથી ત્યાં I0 નો આટલો લેગિંગ એંગલ હશે તેથી જ જ્યારે પણ આવી વસ્તુ હશે ત્યારે આ કિસ્સામાં શું થશે તે આ I0 છે જે હું લખું છું તે એક્સએક્ટલી ફેઝમાં નથી કારણ કે તેમાં કોર લોસ છે જે આયર્ન લોસ છે જે એડી કરંટ અને હિસ્ટ્રેસીસ લોસ છે તેથી તેના કારણે આ V1 E1 છે પરંતુ આ I0 વાસ્તવમાં V1 થી એંગલ ∅0 દ્વારા લેગિંગ છે તેથી આ એંગલ ∅0 છે અને તે તે છે જે ∅ સાથે કહેવામાં આવે છે તે Im I0 sin ∅ કોમ્પોનન્ટ છે આ કોમ્પોનન્ટ લોડ ફ્લક્સ પેદા કરવા માટે જવાબદાર છે કારણ કે આ ∅0 છે તેથી તે cos 90 છે જે I0 છે તે Im I0 તે cos 90 ∅0 હશે તેથી તે I0 sin ∅ છે અને આ Ic જે I0 cos ∅0 હશે તેથી આ કોમ્પોનન્ટ વાસ્તવમાં મૂળભૂત રીતે તે કોર લોસ અથવા આયર્ન લોસ અને નો લોડની સ્થિતિ આપશે તેથી કુલ કોર લોસ મૂળભૂત રીતે આયર્નની લોસ આ હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસ છે તેથી જ I0 એગ્ઝેક્ટલી ∅ સાથે ફેઝમાં નથી પરંતુ આ એંગલ ખરેખર આ એંગલ I ∅0 ખરેખર ઘણો મોટો છે તેથી તે ટોટલ કોર લોસ છે આયર્ન લોસ V1 I0 cos ∅0 અને આ અને આ મેં I0 cos ∅0 કહ્યું કે તે Ic ખરેખર I0 cos ∅0 છે તેનો અર્થ આ કોમ્પોનન્ટ છે તેનો અર્થ છે I0 cos ∅0 ખરેખર Ic છે તેનો અર્થ છે V1 Ic કે જે કુલ કોર લોસ અથવા આયર્ન લોસ છે તેથી પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર માટે આ નો લોડ ફેઝર ડાયાગ્રામ છે હવે જો કરંટ ફ્લો થાય છે તો લોસ થશે જ્યારે લોસને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે I0 માં ૨ કોમ્પોનન્ટો હોય છે મેં બધું કહ્યું છે હું મેગ્નેટિક કોમ્પોનન્ટને કહું છું અને Ic કોર લોસ કોમ્પોનન્ટોને કહું છું આ મેગ્નેટિક કોમ્પોનન્ટ નો લોડ ઉપર ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે તેથી એડી કરંટ લોસ કે જે કોર લોસ કોમ્પોનન્ટ છે તે મૂળભૂત રીતે એડી કરંટ અને હિસ્ટેરેસીસ લોસ સપ્લાય કરે છે મેગ્નેટિક સર્કિટમાં આ એડી કરંટ અને હિસ્ટેરેસીસ માટે મેં તે સૂત્રો આપ્યા છે તેથી આ કંઈ નથી પછીથી સહ થશે તેથી હવે આ ન્યૂમેરિકલ માટે 2400400 વોલ્ટ એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કારણ કે આ પ્રાઇમરી બાજુ 2400 અને સેકન્ડરી બાજુ 400 વોલ્ટ છે તેથી આ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તેથી N1 N2 ખરેખર 6 કોલ V1 V2 છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર 0 5 એમ્પીયર નો લોડ કરંટ લે છે અને કોર લોસ 400 વોટ છે જે કોર લોસ છે જે V1 I0 cos ∅0 છે જે કોર લોસ છે 400 વોટ આપવામાં આવે છે નો લોડ કરંટના મેગ્નેટાઇઝિંગ અને કોર લોસ કોમ્પોનન્ટની વેલ્યૂ શોધો અને ફેઝર ડાયાગ્રામ દોરો તેથી તેને V1 2400 વોલ્ટ V2 400 વોલ્ટ આપવામાં આવેલ છે I0 0 5 એમ્પીયર આપવામાં આવેલ છે તેથી કોર લોસ જે આયર્ન લોસ 400 વોટ આપેલ છે તેથી V1 I0 cos ∅0 400 છે તેથી એટલે કે તે 2400 0 5 cos ∅0 400 છે તેથી cos ∅0 વન થર્ડ છે તેથી ∅0 70 5o મળશે હવે મેગ્નેટિક ફ્લક્સ Im 0 પોઈન્ટ અને I0 sin ∅0 હશે તેથી 0 471 એમ્પીયર છે કારણ કે ∅0 70 5 o અને કોર લોસ કોમ્પોનન્ટ Ic I0 જે 0 167 એમ્પીયર હશે અને આ કરંટ લેગિંગ રહેતો હોવાથી જો તે વસ્તુ ફેઝરમાં લખો કે I0 Ic j Im હશે તેથી Ic 0 167 અને j 0 471 હશે જો V1 ને રેફરન્સ તરીકે લઈએ તો આ કરંટ વાસ્તવમાં જે વોલ્ટેજ કહેવાય છે તેનાથી લેગિંગ રહે છે તેથી તે સાઇન હશે આ રીઅલ પાર્ટ છે અને આ ઇમેજનરી પાર્ટ છે આ કોર લોસ કોમ્પોનન્ટ કરંટ છે અને આ ઇમેજનરી સોરી મેગ્નેટાઈઝિંગ છે જેને કરંટના મેગ્નેટાઈઝિંગ કોમ્પોનન્ટમાં ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે છે તો હવે આ ફેઝર ડાયાગ્રામ છે આ V1 છે અને આ E2 400 વોલ્ટ છે E1 પણ અહીં છે અને આ એંગલ 70 5o છે અને આ ભાગ Ic છે અને આ ભાગ Im છે અને આ પરિણામી કરંટ I0 છે તેથી આ સરળ છે અને આ ∅ રેફરન્સ ફેઝર છે અને E1 અહીં આપેલ છે E1 અહીં 2400 આપવામાં આવ્યું છે કારણ કે તે બેલેન્સ હોવું જોઈએ આઇડીઅલ કિસ્સામાં તે બેલેન્સ હોવું જોઈએ તેથી તે 2400 વોલ્ટ છે અહીં પણ તે 2400 વોલ્ટ દર્શાવે છે હવે EMF ઇક્વેશન E2 ઇક્વેશન્સ પણ સામાન્ય રીતે મેં આપેલા મેગ્નેટિક સર્કિટમાં E1 4 44 f ∅ m N1 વોલ્ટ અને સેકન્ડરી બાજુ પણ 4 44 f ∅ m N2 વોલ્ટ છે તેથી N1 N2 માત્ર ટ્રાન્સ તફાવત અથવા અલગ છે પરંતુ ઇક્વેશન્સ છે તેથી આ emf ઇક્વેશન ખરેખર આપેલ મેગ્નેટિક સર્કિટમાં આપવામાં આવ્યું છે અને જો rmf વેલ્યુ લઈએ તો તેને ડિવાઇડેડ કરવું પડશે કે તે મેગ્નેટિક સર્કિટમાં ત્યાં બધું ડિવાઇડેડ √ 2 થઈ ગયું છે એવું કહેવામાં આવે છે તેથી હવે જો આ ઉદાહરણ સિંગલ ફેઝ 5001000 વોલ્ટ 50 હર્ટ્ઝ લઈએ તો તે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પણ હશે કારણ કે સેકન્ડરી બાજુએ વોલ્ટેજ ઘટી રહ્યું છે તેની મેક્સિમમ કોર ફ્લક્સ ડેન્સિટી 1 5 વેબર પર મીટર સ્ક્વેર છે અને અસરકારક કોર ક્રોસ સેક્શનલનો એરીઆ ઉપર 50 સેન્ટિમીટર સ્ક્વેર છે N1 અને N1 નક્કી કરો જે ખૂબ જ સરળ છે જાણો ફ્લક્સ B A એ મેગ્નેટિક સર્કિટમાં જોયું છે આ B એ ફ્લક્સ ડેન્સિટી છે અને A એ ક્રોસ સેક્શનલ એરીઆ છે તેથી B ને N1 0 5 વેબર પર મીટર સ્ક્વેર આપવામાં આવે છે અને A 50 સેન્ટિમીટર સ્ક્વેર છે તેથી 50 10 4 મીટર સ્ક્વેર છે તેથી ∅m 1 5 આ એરીઆમાં 75 10 4 વેબર છે તેથી E1 4 44 ∅m N1 જાણીએ છીએ તેથી N1 એ E1 4 44 f ∅m હશે જે 500 ડિવાઇડેડ સબસ્ટીટ્યુટ હશે અને જો તે પણ ઉલ્લેખિત નથી જો તેનો ઉલ્લેખ ન થયો હોય તો પણ સામાન્ય રીતે 50 હર્ટ્ઝ સિસ્ટમ લો તે f 50 હર્ટ્ઝ છે તેથી તે f 50 હર્ટ્ઝ લેવામાં આવે છે અને આ ∅m ને N1 300 મળશે એવી જ રીતે N2 E2 4 44 f ∅m છે એટલે કે 100 4 44 50 હર્ટ્ઝ f એટલે 50 હર્ટ્ઝ છે અને આ 60 મળશે તેથી મૂળભૂત રીતે N1 300 અને N2 60 મળશે જે કહેવામાં આવે છેમાં આનો ઉપયોગ કર્યા વિના પણ વોલ્ટેજ રેશિયો આપવામાં આવે છે જે કહેવામાં આવે છે V1 V2 આપવામાં આવે છે તે V1 V2 N1 N2 કહો અને N છે અને આ ખરેખર 500 100 આપવામાં આવેલ છે વાસ્તવમાં તે 5 થશે તેથી N1 300 મળ્યું છે તેથી N2 3005 છે અહીંથી પણ N2 60 મેળવી શકાય છે તેથી આ N2 60 છે